આ પાઠમાં આપણે પ્રથમ ઓર્ડર સિસ્ટમ માટે સાચું કે તેને અનુરૂપ મોટું હશે સિંગલ કેપેસિટર તરીકે ચિહ્નિત કર્યા છે

હવે તમે અહીં જે વસ્તુ નોંધી શકો છો કે જેને અગાઉ નિર્દેશિત કરવામાં આવી છે તે એ છે કે અહીં ડાબી બાજુ બરાબર એકસમાન છે તેથી આ સ્રોતમાં એક મુક્ત સર્કિટ જ અલગ હોય છે હવે કારણ કે વિકલન સમીકરણો સમાન છે તેથી આ દરેક ચલો પણ સમાન પ્રતિભાવને અનુસરે છે તેથી આમાંના દરેક કુદરતી પ્રતિભાવ કે જે સ્ત્રોત મુક્ત કિસ્સાને અનુલક્ષે છે તે Vc હશે અને તે 0 એક્સપોનેન્શીઅલ ની મૂળભૂત બાબતોથી પરિચિત થયા પછી તમારે વિકલન સમીકરણ લખવાની પણ જરૂર નથી હોતી અને તમે કુદરતી પ્રતિભાવને સરળ રીતે લખી શકશો અને પ્રારંભિક સ્થિતિને ઓળખી શકશો કે જેનું તમે નિયમિત સર્કિટ વિશ્લેષણ કરી શકો છો હવે આને યોગ્ય રીતે સમજવા માટે તમારે પ્રથમ ક્રમના વિકલન સમીકરણો અને આપણે ચર્ચા કરેલી બધી બાબતોને સમજવાની જરૂર હોય છે પરંતુ તમારી પાસે કોઈપણ પ્રથમ ઓર્ડર સિસ્ટમ ને અનુસરશે જેને તમે ત્યાં જોઈ શકો છો હવે જો Vs ને અચળ માનવામાં આવે કે જે આપણે અત્યાર સુધી જોયું છે તો તે પણ ખૂબ સરળ હોય છે અને જો Vs અચળ હોય તો ફરીથી આ બંને 0 હશે કારણ કે Vs નો સમય ડેરિવેટિવ 0 હોય તો જ આ વસ્તુઓ અચળ રહેવાનો એકમાત્ર રસ્તો હોય છે તેથી સ્ટેડી સ્ટેટ tRC હશે અને હું આ વિશે થોડું વિસ્તૃત કરીશ ચાલો હવે મને આ વિકલન સમીકરણ પણ લખવા દો આનો ઉકેલ બળ પ્રતિભાવ કુદરતી પ્રતિભાવના સ્વરૂપમાં લખવામાં આવ્યો છે હવે એવું લાગે છે કે આ Vs આ માટે વિશિષ્ટ છે પરંતુ જો તમે તેના વિશે એક ક્ષણ માટે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે અહીં જે દેખાય છે તે સ્ટેડી સ્ટેટ સોલ્યુશન આખરે કુદરતી પ્રતિભાવ પર પહોંચશે જે આખરે મરી જશે તેથી આ સમગ્ર સમીકરણ વધુ સામાન્ય રીતે અનંત આ મૂલ્ય સુધી પહોંચશે અને 0 નો Vc એ Vc પરની પ્રારંભિક સ્થિતિ છે અને આ ઉકેલ ત્યારે માન્ય રહે છે કે જ્યારે Vs એક અચળ હોય જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમારી પાસે Vs કોઈ સમયના કેટલાક મનસ્વી વિધેય તરીકે હોય તો તમે અહીં સમયના તે વિધેયને અવેજીમાં મૂકી શકતા નથી તેથી જો Vs અચળ હોય તો જ આ માન્ય હોય છે તેથી હવે આ કોઈપણ પ્રથમ ઓર્ડર સર્કિટ અને નિયંત્રિત સ્રોત હોઈ શકે છે આપણે થેવેનિન પ્રમેય નો ઉકેલ આ સ્વરૂપમાં હશે અચળ ઇનપુટ મૂલ્યો વચ્ચેનો તફાવત છે આ બધું લખવાનો શું અર્થ છે જેમ મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એ રીતે જો તમારી પાસે પૂરતો અનુભવ ધરાવતી પ્રથમ ઓર્ડર સર્કિટ ના પ્રારંભિક મૂલ્યોમાં શું છે તેને થોડા જ સમયમાં સમજાવીશ એકવાર તમે તે વસ્તુઓને ઓળખી લો પછી તમારે જે ઓળખવાની બાકી રહેલી એકમાત્ર વસ્તુ હોય છે તે સમય અચળાંક છે અને તે પણ ઓળખી શકાય છે કારણ કે તમારી પાસે સિંગલ કેપેસિટર કે જે સમય અચળાંક હોય છે હવે આપણે જાણીએ છીએ તે તમામ કિસ્સામાં થોડા સમય પછી ફેરફાર કરવામાં આવશે આપણે આ વસ્તુઓ કેવી રીતે કરીએ છીએ તેથી પ્રારંભિક સ્થિતિનો અર્થ એ છે કે ઇનપુટ માં કોઈપણ ચલ પર પ્રારંભિક સ્થિતિની ગણતરી કરી શકશો તો ફરીથી ચાલો મને આની જેમ એક સરળ સર્કિટ ની બરાબર છે હવે સૌ પ્રથમ કેપેસિટર વોલ્ટેજ હોવા જોઈએ અને આપણે એવું ધારીશું કે આપણો Vs મર્યાદિત છે તેથી આપણી પાસે આના જેવા કિસ્સામાં અનંત વિદ્યુત પ્રવાહો હોઈ શકતા નથી પાછળથી આપણે એવી સર્કિટ હશે છેલ્લે જો તમે Ic માં રસ ધરાવતા હોય તો તમે જોઈ શકો છો કે આ Ic એ બીજું કશું જ નથી પરંતુ તે રેઝિસ્ટર ભાંગ્યા R છે અને જો R બરાબર 1 કિલો માંથી સીધી રીતે પ્રારંભિક સ્થિતિને સરળતાથી શોધી શકશો પછી અંતિમ સ્થિતિ અથવા અચળ ઇનપુટ્સ માં રહેશે તેથી આ હકીકત એ છે કે આપણી પાસે અચળ ઇનપુટ્સ તરીકે ગણવામાં આવે છે તો આ સારું છે તેથી ફરીથી આપણે પહેલાની જેમ જ ઉદાહરણ લઈશું જો તમને 5 વોલ્ટ ઇનપુટ માં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી જો આપણે આને Vc કહીએ અને આ અનંત માં કોઈ વિદ્યુત પ્રવાહ નથી વહેતો તેથી આ પણ સરળતાથી ઓળખી શકાય છે તેથી આપણે ચર્ચા કરી છે કે તમે કેવી રીતે પ્રારંભિક અને અંતિમ મૂલ્યોને શોધી શકો છો અને સર્કિટ છે અને અંતે સમય અચળાંકની ગણતરી કરવી પણ ખૂબ જ સરળ છે તેથી ચાલો આપણે કહીએ કે આપણી પાસે સ્વતંત્ર સ્રોતો સાથેની કોઈ સર્કિટ શોધવો પડશે અને તે R ની બરાબર છે તેથી સમય અચળાંક 1 ભાંગ્યા R × c છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે પ્રથમ ઓર્ડર સર્કિટ કરે છે કારણ કે ઇન્ડક્ટર વોલ્ટેજ ને લખી શકાય છે અથવા તેનું નિરીક્ષણ કરી શકાય છે